અગાઉના વ્યાખ્યાનમાં આપણે બ્લેક બોડીને ગોળાકાર કેવીટી તરીકે વ્યાખ્યાયિત કર્યું હતું અને સાર કાઢ્યો કે જો મારે બ્લેક બોડીના રેડીએશનનો અભ્યાસ કરવો હોય તો હું ગોળાકાર કેવીટીમાંથી નીકળતા રેડીએશનનો અભ્યાસ કરી શકું છું હવે જ્યારે હું ગોળાકાર કેવીટી લઉં છું ત્યારે હું કેવીટીમાં ઊર્જાઘનતા u નામની વસ્તુને વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યો છું અને જ્યારે હું ઊર્જા ઘનતા કહું છું ત્યારે મારો મતલબ છે કે u એ કેવીટીમાં રેડીએશનની ઊર્જા ઘનતા છે આ રેડીએશન ક્યાંથી આવે છે તેથી જે જોવા મળે છે તે એ છે કે જો બોડીને તાપમાન T સુધી ગરમ કરવામાં આવે તો તે કેવીટી રેડીએશનથી ભરાય છે અગાઉના વ્યાખ્યાનમાં કોલસાનું ઉદાહરણ તમે જોયું હતું જ્યારે હું આ કોલસાઓને બાળું છું ત્યારે કેવીટી છે જે તમે લાલ પ્રકાશ બહાર આવતો જોઈ શકો છો તેથી તાપમાન સાથે આ રેડીએશન યોગ્ય રીતે ઉત્પન્ન થાય છે અને આ પછી રેડીએશનથી ભરાઈ જાય છે આ બધા રેડીએશનથી અને જો હું કેવીટી રેડીએશનમાં એક નાનું છિદ્ર બનાવું તો અહીંથી બહાર આવવાનું શરૂ થાય છે અને આ રેડીએશનનો આપણે અભ્યાસ કરીએ છીએ તો પછીનો પ્રશ્ન હું પૂછું છું u અને કેવીટીની ઇમર્સિવ શક્તિ વચ્ચેનો સંબંધ શું છે હું આવું શા માટે કરી રહ્યો છું ધીરે ધીરે આપણે નિર્માણ કરીશું કે ઇમર્સિવ પાવર જે u પર આધારિત રહેશે અને છેવટે આપણે જે આપવાના છીએ તે અભ્યાસ u છે જે ઇમર્સિવ પાવરનો અભ્યાસ કરવા જેટલું સારું છે જો તમે કેવીટીમાંથી બહાર આવતા રેડીએશનને સમજવા જઈ રહ્યા છો અને u કેવીટીની અંદર ઊર્જા ઉત્સર્જિત કરતા ઓસિલેટર્સ સાથે સંબંધિત હશો તેથી આ બધી માત્રાઓને સંબંધિત કરવા માંગીએ છીએ તો ચાલો આપણે આ સંબંધ શોધીએ તેથી આ માટે હું જે કરીશ તે એ છે કે હું આ કેવીટી લઈશ અને આ છિદ્રનો ક્ષેત્ર a છે અને ધ્યાનમાં લો કેટલું રેડીએશન બહાર આવે છે તેથી હું ખૂણો જુઓ જે ક્ષેત્રને લંબ છે ખુણો ને તમે સોલીડ ખુણો d ની અંદર જુઓ છો અને જુઓ કે કેટલું રેડીએશન એકત્રિત કરું છું તેથી હું તેને ધીરે ધીરે બનવા દો તેથી હું ફરીથી આ ચિત્ર બનાવીશ આ કેવીટી છે અને હું સોલીડ ખૂણામાં જોઈ રહ્યો છું જો હું અંતર r જોઉં અને લંબાઈના નાના જથ્થા r ને ધ્યાનમાં લઉં તો શેડ કરેલા પ્રદેશનો જથ્થો V નહીં પરંતુ dΩr2Δr છે તેની અંદરની રેડીએશન ઊર્જા dΩr2Δru સમાન છે તે તેની અંદરની રેડીએશન ડેન્સિટિ છે અને આ રેડીએશન ચારે બાજુ જઈ રહ્યુ છે કારણ કે આઇસોટ્રોપિક છે તેથી આ રેડીએશન ક્ષેત્રમાંથી ચારે બાજુ સોલીડ ખૂણામાં ફરી રહ્યો છે તેથી આ રેડીએશન ક્ષેત્ર એના છિદ્રમાં આવે તેવી સંભાવના કદના બિંદુઓ V4 દ્વારા બનાવવામાં આવેલા સોલીડ ખૂણા જેટલી થવાની છે કારણકે 4 સોલીડ ખૂણો છે જેમાં આ બધું રેડીએશન ચાલી રહ્યું છે તેથી જો હું બિંદુઓ અને કદ V દ્વારા બનાવવામાં આવેલા સોલીડ ખૂણા 4 ગણતરી કરું જે સંભાવના હશે તો ચાલો આપણે તે કરીએ તો અહીં આ કેવીટી છે આ શેડેડ પ્રદેશ હતા અને આ a છે તેથી a એનો લંબ ક્રોસ વિભાગ છે કારણ કે આ ખૂણો છે જે લંબ ક્રોસ વિભાગ છે આ પણ અહીં છે તેથી જો હું તેને મોટો બનાવું તો આ a છે અને આ લંબ ક્રોસ વિભાગ છે આ ખૂણો છે તેથી આ એક cosθ બનવા જઈ રહ્યું છે તેથી એ દ્વારા બનાવવામાં આવેલો સોલીડ ખૂણો cosθr2 નો હશે તેથી હું તે રેડીએશન વિશે વાત કરી રહ્યો હતો તે આ ક્ષેત્રમાં આવે છે તેની સંભાવના acosθ4πr2 ઠીક છે તેથી હવે આપણી પાસે કદ V થી ક્ષેત્ર a ક્ષેત્રમાં આવતા રેડીએશનની સંભાવના a cosθ4πr2 વિકિરણકરતાં વધુ છે તે ત્યાં સમાવિષ્ટ છે જે બહાર જઈ રહ્યું છે અને તેમાં રહેલા રેડીએશનની માત્રા dΩr2Δru સિવાય બીજું કશું નથી હું આ r2 રદ કરવા જઈ રહ્યો છું આ au4cosθdΩΔr બહાર આવે છે ઠીક છે તેથી હવે સમય ગાળામાં t આ બધા rcΔt માં સમાવિષ્ટ તમામ રેડીએશન આ ક્ષેત્ર a માંથી c t સુધી a ક્ષેત્રમાં આવે છે તેથી સમયસર બહાર આવતા કુલ રેડીએશન t એ au4cosθcΔt c છે જ્યાં c પ્રકાશની ગતિ છે તેથી મેં આ શોધી કાઢ્યું આપણે શોધી કાઢ્યું કે જો મારી પાસે આ પ્રકારની કેવીટી હોય તો આ ક્ષેત્ર a છે તો આ ખૂણા થી આવતું રેડીએશન એ Eau4dΩcΔt છે જે EΔt1au4cdΩ થશે અને જો હું બધી બાજુથી આવતી શક્તિની ગણતરી કરવા માંગું છું તો અહીં અહીં અહીં અહીં અહીં અહીં અહીં મારે dΩ પર ઇન્ટીગ્રેટ લેવું પડશે તેથી એકમ ક્ષેત્ર દીઠ કુલ પાવર 1aΔEt આ આખી વસ્તુ પર સંકલિત u4c થશે dΩ એ dϕdcosθ થવા જઈ રહ્યું છે હું અહીં a cosθ ભૂલી ગયો હતો cosθ અહીં cosθ જે u4c dϕ પર 0 થી 2 અને cosθ પર તે 0 થી 1 cosθ dcosθ પર સંકલિત થાય છે જે u4c212 જે uc4 સિવાય બીજું કશું નથી એકમ ક્ષેત્ર દીઠ બહાર આવતી કુલ શક્તિ તીવ્રતા સિવાય બીજું કશું નથી અને આ ઇમર્સિવ શક્તિ સમાન પણ છે અને હું આને કેવીટી તરીકે લખી શકું છું કારણ કે આ બ્લેક બોડીની ઇમર્સિવ શક્તિ છે તેથી આપણે જે સારાંશ કાઢીએ છીએ તે એ છે કે એકમ સમય દીઠ ક્ષેત્ર પર કેવીટી ઇમર્સિવ શક્તિ દ્વારા રજૂ કરવામાં આવેલા બ્લેક બોડી માટે uc4 છે જ્યાં u ઊર્જાઘનતા છે અને c એ પ્રકાશની ગતિ છે